હવેઆપણે ઇન્ડક્ટર્સ તત્કાલ ફેરફારોમાંથી પસાર થઈ શકે ચાલો કહીએ કે આપણી પાસે વિદ્યુત પ્રવાહ I s છે અને આપણે આની જેમ એક જગ્યાનો ઉલ્લેખ પહેલા કરીએ છીએ જો તમારી પાસે સ્વિચિંગ એક્શન હોય કે જે આપણને વિદ્યુત પ્રવાહ ના મૂલ્યોને આગળ વધારાના સમાન હોઇ શકે છે જે સર્કિટમાં વૉલ્ટેજ છે અને ચાલો કહીએ કે આ સ્વિચ શરૂઆતમાં શોર્ટ સર્કિટ છે અને કહીએ કે આપણી પાસે આ બે ઇન્ડક્ટર્સ છે સૌ પ્રથમ સર્કિટનો ઓર્ડર નક્કી કરશે જે ટૂંક સમયમાં આવશે હવે t બરાબર 0 પહેલાં આ સ્વીચ શોર્ટ સર્કિટ થાય છે અને આ તમામ વિદ્યુત પ્રવાહ શોર્ટ સર્કિટમાં વહે છે અને આપણી પાસે અસરકારક રીતે આના જેવી સર્કિટ છે અને t બરાબર 0 પછી આપણી પાસે વિદ્યુત પ્રવાહનો સ્રોત છે જે આ બે સમાંતર શાખાઓને ચલાવે છે તેથી એવું કહેવામાં આવે છે કે આનું મૂલ્ય I s છે તેથી આપણે મૂળભૂત રીતે આ ચોક્કસ સર્કિટને હલ કરવાનું વિચારી શકીએ છીએ કારણ કે તમે t એ 0 થી વધારે હોય તે માટે ઉકેલ લાવશો અને કેટલીક પ્રારંભિક પરિસ્થિતિઓમાં L 1 અને L 2 R ના કેટલાક મૂલ્યો માટે t બરાબર 0 પર આપેલ છે આપણે સરળતા માટે ધારો કે સ્ટેપ વિદ્યુત પ્રવાહ લાગુ પડે તે પહેલા L1 નો વિદ્યુત પ્રવાહ અને L 2 નો વિદ્યુત પ્રવાહ બંને 0 છે જે રીતે સ્વિચ ખોલવી એ આ ચોક્કસ સર્કિટમાં સ્ટેપ વિદ્યુત પ્રવાહ આપવા જેવુ છે તેથી સૌ પ્રથમ સર્કિટનો ઓર્ડર શું છે તેથી જો હું સ્રોત વગરની સર્કિટ લઈશ જ્યાં વિદ્યુત પ્રવાહનો સ્રોત ઓપન સર્કિટ માં છે તો મારી પાસે શું છે મારી પાસે એક લૂપ R 1 R 2 L 1 L 2 છે અને આ ખરેખર છે સમકક્ષ આપણે જોઈ શકીએ છીએ કે આ બે ઇન્ડકટર શ્રેણીમાં છે આ બે અવરોધ શ્રેણીમાં છે આમ આપણી પાસે L1 L2 છે જે L1 L2 નો એક ઇન્ડક્ટર છે જેની સામે આપણી પાસે R 1 R 2 નો એક અવરોધ છે આપણે જાણીએ છીએ કે જો તમારી પાસે સર્કિટમાં એકજ ઇન્ડક્ટર હોય તો તે પ્રથમ ઓર્ડર સર્કિટ છે અને સર્કિટનો ટાઈમ કોંસ્ટંટ એ ઇન્ડક્ટર્સનું મૂલ્ય વિભાજિત અવરોધનું મૂલ્ય છે જે તેની આરપાર છે તેથી આ તમને ટાઈમ કોંસ્ટંટ આપશે જે L 1 L 2 વિભાજીત R 1 R 2 ની બરાબર છે તેથી આ રીતે આપણે ટાઈમ કોંસ્ટંટની ગણતરી કરીશું હવે ઓપચારિક રીતે મૂલ્ય ચકાસો કે આ ખરેખર કેસ છે તેથી મને સર્કિટના આ ભાગની નકલ કરવા દો અને જુદા જુદા સમીકરણો લખો હવે I1 ને પસંદ કરીશું કારણ કે ચલ I1 એ સારી રીતે L1 નો વિદ્યુત પ્રવાહ અને કિર્ચોફ નો કરંટ લો છે અને આ નોડ આપણને ખબર છે કે L 2 નો વિદ્યુત પ્રવાહ I s I 1 છે હવે સર્કિટનું સમીકરણ શું છે હું તેની પાસે જઈ રહ્યો છું આ ત્રણ શાખાઓ સમાંતર છે ખાસ કરીને L 1 અને R 1 શ્રેણીની શાખાઓ L 2 અને R 2 ની શ્રેણીની શાખાઓના સમાંતરમાં છે તેથી આ બ્રાન્ચ અને તે બ્રાન્ચમાં વોલ્ટેજ બરાબર સમાન છે અને તે કહે છે કે હું જે સમીકરણ લખવા જઈ રહ્યો છું તે આપણી ઇચ્છા પ્રમાણે લખી શકાય છો તમે આ 2 1 ની આસપાસ KVL લખી શકો છો હવે L 1 અને R 1 ના વોલ્ટેજ એ L 1 વખત I 1 R 1 × I 1 ના વિકલન બરાબર થશે અને તે બરાબર L 2 × L 2 માથી પસાર થતાં વિદ્યુત પ્રવાહના સમય સાથેના વિકલન જેટલો છે જે I s I 1 R 2 × વિદ્યુત પ્રવાહ જે I s I 1 છે જો હું ચલ I 1 ધરાવતા તમામ પદોને ડાબી બાજુએ જૂથબદ્ધ કરું તો આ છે અને જમણી બાજુ આની સાથે રહીશ હું સામાન્ય રીતે કહીશ જેથી ડેલી ડેરિવેટિવ વગરનો શબ્દ ડાબી બાજુએ 0 નો શબ્દ એકતાના ગુણાંક તરીકે છે તેથી તે આપણે તેને ટાઈમ કોંસ્ટંટ વાંચવું છે તેથી મેં બધા પદોને ને R 1 R 2 થી વિભાજીત કર્યા તેથી હવે આ પ્રમાણભૂત સ્વરૂપમાં છે અને જો આ ગુણાંક એકમ છે તો અહીં ગુણાંક એ ટાઈમ કોંસ્ટંટ જેટલો છે શું આપણે અગાઉ ગણતરી કરી હતી તે ટાઈમ કોંસ્ટંટ છે સમીકરણ આપણને બીજી ઘણી બાબતો પણ કહે છે જેમ કે કહ્યું કે આપણી પાસે સર્કિટ છે જેમાં આ વિદ્યુત પ્રવાહ Is એ t બરાબર 0 પર સ્ટેપ છે તે 0 થી અમુક મૂલ્ય સુધી જાય છે મને કહેવા દો કે I0 તેથી જો I s ને સમયના ફંક્શન વિશે વિચારવું હોય તે 0 થી I0 સુધી જાય છે તો I s નું t બરાબર 0 પર વિકલન એક ઇમ્પલ્સ છે અને તેથી અહી હું ઇમ્પલ્સનો પરિચય નથી આપવા માંગતો અથવા આગળ આપણે ઇમ્પલ્સ ને ગણતરીમાં લેવું પણ જરૂરી નથી કે તે શોધવા માટે કે આપણે શું નહીં કરીશું આપણે ફક્ત એ હકીકતની પ્રશંસા કરી શકીએ છીએ કે I s નું પ્રથમ વિકલન એક ઇમ્પલ્સ છે તેથી આ એક ઇમ્પલ્સ છે આ જથ્થો હતો જેમ કે Is મર્યાદિત છે આ પહેલેથી જ તમને કહે છે કે આ I 1 ને ચાલુ રાખી શકાતું નથી I 1 માં પણ એક જમ્પ હોવો જોઈએ કારણ કે જો I 1 સતત ચાલુ રહે તો I 1 નો ઢાળ દરેક જગ્યાએ મર્યાદિત હશે અને આપણે જમણી બાજુ ક્યારેય ઇમ્પલ્સ લાવી શકતા નથી જ્યાં ડાબી બાજુ મર્યાદિત જથ્થો છે તેથી આ સમીકરણ માટે સંતુષ્ટ થવાનો એકમાત્ર રસ્તો એ છે કે હું એક સ્ટેપ લેવા માંગુ છું જેનો અર્થ છે કે I 1 નું પ્રથમ વિકલન d I 1 d t પણ ઇમ્પલ્સ છે તેથી આ ભાગ જે ઇમ્પલ્સ છે તે આ ભાગને સંતુલિત કરે છે જે પણ ઇમ્પલ્સ છે તેથી તે સંતુલન છે તે એક અને આ ભાગ જે મર્યાદિત છે તે ભાગને સંતુલિત કરશે જે પણ મર્યાદિત છે જે સ્ટેપની ત્વરિત સમયે જ છે તેથી સ્ટેપની ત્વરિત સમયે આપણી પાસે L 1 L 2 R 1 R 2 × d I 1 d t છે જે L 2 R 1 R 2 d I s d t જેટલું છે હવે આનો અર્થ એ છે કે આ સ્ટેપને બદલે જો હું બંને બાજુઓને સંબંધિત સમય સાથે સંકલિત કરું તો આ સમાન લિમિટ 0 અને 0 વચ્ચે એકબીજાની સમાન હશે તેથી જો હું આ કરીશ તો આ જથ્થો કશું જ નહીં પણ I1 ના 0 I 1 ના 0 અને અહીં આ જથ્થો બીજું કંઈ નથી પણ Is ના 0 Is ના 0 નો છે અને મારી પાસે ચોક્કસ બે બાજુઓ પર સમાન સ્કેલિંગ પરિબળ છે તેથી આ તમને શું કહે છે કે છેદમાં R 1 R 2 માન્યને રદ કરશે તેથી અપણે સમગ્ર સ્ટેપ વિદ્યુત પ્રવાહમાં ફેરફાર મળશે જે સ્ટેપના બદલે L 2 L 1 L 2 × સ્રોત વિદ્યુત પ્રવાહમાં ફેરફાર છે હવે આ કેપેસિટરની જેમ જ છે જો તમે દરેક કેપેસિટરની સરખામણી કેપેસિટરને શ્રેણી સંયોજનમાં સ્ટેપ વોલ્ટેજ લાગુ કરીને કરો તો આપણી પાસે કેટલાક કેપેસિટરનો ગુણોત્તર × ઇનપુટ સ્ટેપ થશે એ જ રીતે જો તમે તેના કરતાં ઇન્ડક્ટર્સના સમાંતર સંયોજનમાં એક સ્ટેપ વિદ્યુત પ્રવાહ લાગુ કરો તો તમારી પાસે સ્ટેપ વિદ્યુત પ્રવાહ હશે અને દરેકમાં સ્ટેપનું કદ ઇન્ડક્ટર્સના ગુણોત્તર સાથે સંબંધિત હશે તેથી આ તમે ગણતરી કરી શકો છો અને ફરીથી કેપેસિટરની જેમ જ જ્યારે આપણે સ્ટેપ આપ્યું ત્યારે કિર્ચોફનો કરંટનો નિયમ તે ક્ષણે લાગુ કર્યો ત્યારે આપણે અવરોધને અવગણી શકીએ છીએ કારણ કે જો તમારી પાસે કેપેસિટરમાં અનંત વિદ્યુત પ્રવાહ હોય અને અવરોધ માં મર્યાદિત વિદ્યુત પ્રવાહ હોય તો અવરોધ કંઈ ફાળો આપશે નહીં અને આપણે એને અવગણી શકીએ અને તે જ અહીં ગાણિતિક રીતે કર્યું છે હું ઇમ્પલ્સ અને મર્યાદિત વસ્તુ માટે ડાબી અને જમણી બાજુઓને અલગથી સંતુલિત કરવાનો પ્રયાસ કરીશ તેથી જેમ આપણે આ કિસ્સામાં કેપેસિટર સાથે સમાંતરમાં રહેલા અવરોધને અવગણ્યા તે જ રીતે આપણે અવરોધ અને શ્રેણી જોડેલ ઇન્ડક્ટર્સ અવગણી શકીએ છીએ તેથી ફક્ત વિદ્યુત પ્રવાહ સ્ટેપની ગણતરી માટે જે પણ R 1 આપણી પાસે અહીં હતું અને R 2 આપણી પાસે હતું આ બેને KCL લખતી વખતે અવગણવામાં આવે છે તેનો મતલબ એ છે કે તેમની સામેનો વોલ્ટેજ ડ્રોપ 0 છે એટલે કે તેઓ શોર્ટ સર્કિટ છે અને આ ફરીથી બનાવે છે કારણ કે જો તમારી પાસે એક સ્ટેપમાં પરિવર્તન અને ઇન્ડક્ટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હોય તો તમારી પાસે અનંત વધારે વોલ્ટેજ છે અને આ અવરોધ પર મર્યાદિત વોલ્ટેજ છે તેથી આપણે સર્કિટમાં જ્યારે કેપેસીટર નો વિદ્યુત પ્રવાહ અનંત હોય ત્યારે અવરોધ ના વિદ્યુત પ્રવાહ ને પહેલાની જેમ અવગણી શકીએ છીએ આપણી પાસે L 1 અને L 2 છે અને આપણી પાસે I s છે અને તમે સ્પષ્ટપણે જુઓ છો કે વિદ્યુત પ્રવાહ એ ઇન્ડક્ટર્સના વિપરીત ગુણોત્તરમાં વિભાજિત છે તેથી L 1 મારફતે આપણી પાસે I s × L 2 L 1 L 2 હશે અને L 2 મારફતે આપણી પાસે Is × L 1 L 1 L 2 હશે જેમ આપણે કહ્યું હતું કે કેપેસિટરના શ્રેણી જોડાણમા R કોઈપણ વચ્ચેની પ્લેટમાંથી પસાર ન થઈ શકે ત્યાં કુલ ચાર્જ અહી સમાન રહેવો જોઈએ અને આપણે સમાન નિયમ પ્રમાણે કહી શકીએ કે સ્ટેપના કિસ્સામાં ઇન્ડક્ટર્સમાં કુલ ફ્લક્ષ સમાન રહેશે યાદ રાખો કે આ બધી ગણતરીઓ મૂલ્યવાન છે માત્ર સ્ટેપ આપ્યા પછી તરત જ ઇન્ડક્ટરના વિદ્યુત પ્રવાહ ની ગણતરી કરો તે પછી તરતજ અવરોધમાં નોંધપાત્ર વોલ્ટેજ હશે અને આપણે ત્યાંથી જવું પડશે તેથી I 1 જે 0 પર L 1 માથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે જે 0 હતો અને I 2 એ પણ 0 પર 0 હતો અને વિદ્યુત પ્રવાહ સ્ટેપ આપ્યા પછી તરતજ આ L 2 L 1 L 2 × I s અને I2 ના 0 એ L 1 L 1 L 2 I s છે તેથી આ અને અંતિમ મૂલ્યોમાંથી જે ઇન્ડક્ટર સર્કિટમાં અંતિમ મૂલ્યો માટે પણ ખૂબ જ સરળતાથી ગણતરી કરી શકાય છે તે શું છે કે આપણે જાણીએ છીએ એમ ઇન્ડક્ટરના વૉલ્ટેજ 0 છે અલબત્ત ધારી રહ્યા છીએ કે સતત ઇનપુટ માટે સતત ઇનપુટ્સમાં પીસ વાઈજ કોંસ્ટંટ છે કારણ કે ઈન્ડક્ટરનો વિદ્યુત પ્રવાહ પણ સતત હોવો જોઈએ અને જો તે ઈન્ડક્ટરનો વિદ્યુત પ્રવાહ સતત હોય તો તેની આજુબાજુ વોલ્ટેજ જે વિદ્યુત પ્રવાહના સમય સાથેના વિકલનમાં હોય છે અને એ પણ 0 હશે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે આપણી પાસે સતત ઇનપુટ્સ હોય ત્યારે તમામ મૂલ્યોને અંતિમ મૂલ્યની ગણતરી માટે ઇંડક્ટર ને શોર્ટ સર્કિટ કરી શકાય છે તેથી આપણી પાસે I s છે અને હું L 1 ને શોર્ટ સર્કિટ અને L 2 ને પણ શોર્ટ સર્કિટ કરીશ અને આપણી પાસે R 1 અને R 2 છે તેથી આ પ્રતિરોધક સર્કિટ છે તેથી આપણે જાણીએ છીએ કે ત્યાં અંતિમ મૂલ્યો I s × R 2 R 1 R 2 હશે અને ત્યાં Is × R 1 R 1 R 2 છે તેથી આ પણ આપણે જાણીએ છીએ આપણે ટાઈમ કોંસ્ટંટ જાણીએ છીએ જેથી આપણે અંતિમ ઉકેલ ખૂબ જ સરળતાથી બનાવી શકીશું તેથી અનંત સમયે I 1 એ R 2 R 1 R 2 × I s અને I 2 એ અનંત સમયે R 1 R 1 R 2 × I s હશે તેથી આના ઉપરથી આપણે ટાઈમ કોંસ્ટંટ ને I 1 અને I 2 બંને ની સાથે લખી શકીએ છીએ હું પ્રારંભિક શરત 0 ધારુ છું તેથી t માટે I 1 જે અનંત પર I 1 0પર I 1 I 1 અનંત પર × ઘાતાંકીય t ટાઉ પદ છે જે ખરેખર કોઈપણ પ્રથમ સર્કિટ નું સામાન્ય સ્વરૂપ છે I 1 ને અનંત પર આપણે મેળવ્યું એ R 2 R 1 R 2 × I s અને 0 પર I 1 એ L 2 L 1 L 2 × I s I 1 અનંત પર જે R 2 R 1 R 2 × I s ઘાતાંકીય t ટાઉ છે હું ટાઉ પ્રતીક લખીશ પરંતુ આપણે જાણીએ છીએ કે ટાઉ એ L 1 L 2 ને R 1 R 2 સાથેના વિભાજન બરાબર છે તેથી આ I 1 ના t માટેની અભિવ્યક્તિ છે t માટે I 2 એ ખરેખર એ I 2 ના અનંત માટેના સમાન સામાન્ય સ્વરૂપ અનંત માટે I 2 I 2 નું 0 I 2 અનંતનું ઘાતાંકીય t ટાઉ ટાઉ પણ ચોક્કસપણે સમાન છે અને અનંત ના I 2 માટે R 1 R1 R 2 × I s L 1 L 1 L 2 × I s R 1 R 1 R 2 × I s ઘાતાંકીય t ટાઉ આમ આ બધા I 1 અને I 2 માટે સમયના કાર્ય તરીકેના ઉકેલો છે અને જો આપણી પાસે આંકડાકીય મૂલ્યો હોય તો આપણે તેને બદલી શકીએ છીએ અને સ્ટેપ લાગુ પડે તે પહેલા જ 0 પ્રારંભિક શરત ધારણ કરીએ છીએ જો આપણી પાસે તેની 0 સિવાયની પ્રારંભિક શરતો હોય તો હજુ પણ એકદમ સરળ છે આ બધુ આપણે I 1 ના 0 માટે યોગ્ય મૂલ્યો મેળવવા માટે છે તેથી ત્યાંથી આપણે દરેક વસ્તુની ગણતરી કરી શકીએ છીએ આમ આ રીતે આપણે સર્કિટમાં કોઈપણ અન્ય જથ્થા માટે વિદ્યુત પ્રવાહ ની ગણતરી કરીએ છીએ જો ઇન્ડક્ટરના વિદ્યુત પ્રવાહ ના સ્ટેપમાં ફેરફાર થઈ શકે